તેથી અમે ફક્ત કહ્યું હતુ કે દૂર સ્થિત બસ વોલ્ટેજને બીજી બસથી નિયંત્રિત કરી શકાય છે જેને P બસ કહેવામાં આવે છે તે P બસ થી તમારા PQV બસના વોલ્ટેજની તીવ્રતાને નિયંત્રિત કરી શકાય છે તેથી P બસ મૂળભૂત રીતે જનરેશન બસ છે જેમાં કોઈ રિએકટિવ પાવરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેથીP બસ પર ફક્ત P જ નિર્ધારિત છે જે જાણીતી છે અન્ય પેરામીટર જેવા કે વોલ્ટેજની તીવ્રતા કોણ અને રિએકટિવ પાવર અજાણ્યા છે બીજી તરફ PQV બસ એ રીમોટલી વોલ્ટેજ કંટ્રોલ બસ છે જેની વાસ્તવિક પાવરની રિએકટિવ પાવર અને વોલ્ટેજનુ મેગનિટયુડ આ તમામ 3 જથ્થાઓ PQV બસ પર જાણીતા છે પરંતુ PQV બસમાં ડેલ્ટા અજાણ છે PQV બસનું વોલ્ટેજનુ મેગનિટયુડ એ PV બસ દ્વારા નિયંત્રિત થાય છે તેથી આ વર્ગખંડમાં આપણે ફક્ત P અને PQV બસની જેકોબીયન મેટ્રિક્સની રચના અંગે આપણે સમજાવીશું અને આ પ્રકારની વિચારણા માટે આપણે એક નાનું ઉદાહરણ લઈશું અને તે સાથે આપણે જેકોબીયન રચના જોશું કે તે કેવી રીતે બનાવવામાં આવશે ઉદાહરણ તરીકે તમે એક સરળ રેડિયલ નેટવર્ક ધ્યાનમાં લો ધારોકે તમારી પાસે 4 બસ 123 અને 4 છે ત્યાં 4 બસો છે આ બસ 1 એક સ્લેક બસ છે પછી આ બસ 2 એ ધાર્યું છે કે તે એક P બસ છે બરાબર બસ 3 ને આપણે PQ બસ તરીકે ધારેલી છે અને બસ 4 તે PQV બસ છે તેથી જેકોબીયન ની રચના કેવી રીતે કરી શકાય તે બતાવવાનું એક નાનું ઉદાહરણ છે તેથી બસ 4 પર વોલ્ટેજનુ મેગનિટયુડ દર્શાવેલુ છે તે PV બસ નથી તે PQV બસ છે એની બધી 3 વિશેષતાઓ ઉલ્લેખિત છે અને આ બસમાંથી તેથી તે એક દૂરથી સ્થિત બસ છે ઉદાહરણ તરીકે આ બસમાંથી તમે કહો કે તમે આના વોલ્ટેજના મેગનિટયુડ ને નિયંત્રિત કરી રહ્યા છો બસ પછી આપણી પાસે P જાણીતી છે Q અજાણ્યુ છે આનો અર્થ એ કે તમારે આ બસ પર પૂરતો Q ઇન્જેક્શન કરવો પડશે જેથી આ વોલ્ટેજની તીવ્રતા જાળવી શકાય તેનો અર્થ એ કે આપણે જોવું પડશે કે કેવી રીતે જેકોબીયન રચાય છે તો બસ 2 એ P બસ છે મેં અહીં બસ 2 એ P બસ લખી છે બસ 3 એ PQ બસ છે અને બસ 4 એ PQV બસ છે તેથી આ સિસ્ટમ માટે P બસ છે તમે PQV બસના વોલ્ટેજને નિયંત્રિત કરી રહ્યાં છો જે બસ 4 છે જે 84 અને 85 ના સમન્વયન દ્વારા આપવામાં આવેલ સમૂહનો વધારાનો સેટ છે તેનો અર્થ એ કે જો તમે ΔV જુઓ ∆V∆V2 ∆V3 અને આમાં કારણ કે તમારી PQV બસના સ્લેક બસ વોલ્ટેજ જાણીતા છે એ તમે જાણો છો અને PQV બસ વોલ્ટેજનુ મેગનિટયુડ પણ જાણીતું છે તો આ ∆Vખરેખર 2 જથ્થાઓ હેઠળ આવે છે ∆V2 અને ∆V3 એ સમીકરણ 84 ને સમાન છે ∆Q જો તમે P બસ પર જોશો તો તે એક સ્લેક બસ છે તેથી P બસ પર તમારો Q અજાણ્યો છે પરંતુ બસ 3 અને બસ 4 આ બંને કિસ્સામા તમારા Q જાણીતા છે તેથી ∆Q∆Q3 ∆Q4 તેથી 2 ચલ આ સમીકરણ 85 મા છે પરંતુ તમામ કેસો 23 અને 4 P બસ PQ બસ બધા કિસ્સાઓમા અજાણ છે તેથી જો તમે આના જેકોબીયન મેટ્રિક્સની રચના કરો છો તો પછી બધા કેસ 2 3 અને 4 પર P જાણીતા છે જેનો અર્થ છે ∆P2 ∆P3 ∆P4પુનરાવર્તિત મા ખરેખર આ બંધબેસતુ જોવા માટે હોય છે ∆P2 ∆P3 ∆P4 ∆Q3 ∆Q4 P22 P23 P24 P2V2 P2V3 P32 P33 P34 P3V2 P3V3 P42 P43 P44 P4V2 P4V3 Q32 Q33 Q34 Q3V2 Q3V3 Q42 Q43 Q44 Q4V2 Q4V3 ∆2 ∆3 ∆4 ∆V2 ∆V3 તેથી આ તમારું જેકોબીયન મેટ્રિક્સ છે આ રીતે જેકોબીયન મેટ્રિક્સ બનશે તેથી આ કિસ્સામાં જો તમે જોશો કે આ મેટ્રિક્સ ખરેખર 5 × 5 ઓર્ડરમા છે તેથી આ ખરેખર છે તેનો અર્થ એ કે જેકોબીયનો ની રચના કરી અને આ પુનરાવૃત્તિ મા તમે બંધબેસતુ શું છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને આપમેળે તેમાંથી તમે આ જમણી બાજુની ગણતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છો ∆2 ∆3 ∆4 ∆V2 ∆V3 અને તમે પુનરાવર્તિત અપડેટ કરી રહ્યાં છો આ પછી તેનો અર્થ એ કે ન્યુટન રેફસન પદ્ધતિ પછી જ્યારે તમારી લોડ ફ્લો પદ્ધતિનો ઉપયોગ હલ કરવામાં આવે છે ત્યારે એક નેટવર્ક હલ થાય છે આનો અર્થ એ કે તમે આ નેટવર્કને હલ કરી દીધું છે એકવાર તમે આ બધા બસ વોલ્ટેજને હલ કરી લો મારો અર્થ અહીં આ 2 બસો પર વોલ્ટેજનુ મેગનિટયુડ અને કોણ પણ જાણીતા છે તે જ સમયે જ્યારે તમે લોડ ફ્લો હલ કર્યા પછી લોડ ફ્લો બરાબર તમે જાણો છો કે આ બસ પર રિએકટિવ પાવર ઇન્જેક્શન શું છે જે Q2 જે તમે સરળતાથી શોધી શકો છો કારણ કે લોડ ફ્લો સ્ટડીઝના તમામ વાસ્તવિક પાવર અને રિએકટિવ પાવર ઇન્જેક્શન આપવામાં આવ્યા છે તેથી આપમેળે તમે શોધી શકો છો કે રિએકટિવ પાવર ઇન્જેક્શન Q2 શું છે જે લોડ ફ્લો સ્ટડી કર્યા પછી જ્યા લોડ ફ્લો કન્વર્ઝ થાય ત્યારે તેનો અર્થ એ કે જ્યારે તે નિયંત્રિત થઈ શકે ધારો કે રિએકટિવ પાવર ગમે તે હોય તે પાવર ઇન્જેક્શન યોગ્ય છે તેથી ઉદાહરણ તરીકે ધારો કે હું નિયંત્રિત કરવા માંગુ છું કે આ તમારી બસ 4 છે જે એક PQV બસ છે અને બસ 3 એ તમારી PQ બસ છે તેથી લોડ ફ્લો કન્વર્ઝ થઈ ગયો છે એમ માનીને તમને તમારું લોડ ફ્લો સોલ્યુશન મળી ગયું છે પછી બસ 2 પર રિએકટિવ પાવર Q2 તમને શોધવા માટે છે ઉદાહરણ તરીકે ધારો કે આ તમારી બસ 2 છે તેથી રિએકટિવ પાવર તમારે શોધવા ના હોય છે અહીયા તમારું રિએકટિવ પાવર ઇન્જેક્શન શું છે તમે માની લો કે આ તમારો Q2 છે પરંતુ તમે જોશો કે તમે શન્ટ કેપેસિટરનો ઉપયોગ કરીને આ વોલ્ટેજને નિયંત્રિત કરવા માંગો છો ઉદાહરણ તરીકે કહેજો કે આ બસ 2 પર ખરેખર તમારી પાસે લોડ છે બસ 2 નો લોડ PL2jQL2 તમારી પાસે છે તો અહીં માની લો કે જો હું અહીં શંટ કેપેસિટર મૂકું છું તો આ તમારું Qc છે પછી આ શું હશે પછી જો તમે જોશો કે આ Qc છે તો તે Qc છે હું તેને Qc2 કહુ છુ કારણ કે તે એક બસ 2 છે તેથી હુ તેને Qc2 કહી શકુ છુ પછી તમારું Q2Qc2 QL2 આનો અર્થ એ કે લોડ ફ્લોના અધ્યયનથી તમે Q2 મેળવ્યું છે તે તમને મળ્યું છે અને લોડ ફ્લો કન્વર્ઝ થઈ ગયો છે Q2 તમને મળી ગયું છે તેનો અર્થ તમારી પાસે આ ખરેખર Qc2 છે અર્થ એ થાય કે Qc2Q2QL2 આનો અર્થ એ કે લોડ ફ્લો અભ્યાસ પછી તમને લોડ ફ્લો મળી ગયો છે અને ઉદાહરણ તરીકે તમારા શંટ કેપેસિટર પછી તે જરૂરી છે કે લોડ ફ્લોના અભ્યાસ પછી તમને રિએકટિવ પાવર ઇન્જેક્શન મળે છે તે ઉપરાંત જો તમારી પાસે અહીં કોઈ રિએકટિવ લોડ છે તો તમે તેને ફક્ત તે ખ્યાલથી જ ઉમેરશો અને રિએકટિવ પાવરનો જથ્થો તમારે અહીં કનેક્ટ કરવો પડશે પછી તમે જોઈ શકો છો કે તમે તમારી PQV બસના વોલ્ટેજનુ મેગનિટયુડ તમે જાળવી શકો છો પછી એકવાર તમને આ Qc2 મળી જાય પછી તમે સામાન્ય લોડ પ્રવાહમા શું કરો છો તમે તમારા PQV બસના નેટવર્કને તે ગમે તે હતુ બધુ ભૂલી જાઓ અને તેને ત્યાં કનેક્ટ કરો કે આ રકમ ને તમારા કેપેસિટર મૂલ્ય સાથે તમે તેને કનેક્ટ કરો તમે જોશો કે આ વોલ્ટેજનુ મેગનિટયુડ જાળવવામાં આવે છે તેનો અર્થ એ કે દૂર સ્થિત બસ બારના વોલ્ટેજનુ મેગનિટયુડ એ બીજી બસથી નિયંત્રણ હોઈ શકે છે અને તમારી P બસને કેવી રીતે પસંદ કરવી તે હું તમને તે દિવસે કહી રહ્યો હતો કે તમારે દરેક બસને P બસ તરીકે પસંદ કરવાની છે અને તમારે તે જોવાનું છે કે ક્યાં નુકસાન ઓછું છે તેથી તમારે એ શોધવું પડશે કે કઈ બસ નેટવર્કના ન્યૂનતમ નુકસાનને આપી રહી છે આ એક માપદંડ બરાબર અને તે મુજબ તમે લોડ ફ્લો ઇંજેક્શન ના અભ્યાસ પછી Q2 શું હશે અને પછી તમે તમારા આ જથ્થાને શોધી Qc2 કરો તેથી જ તમે તેને Q2Qc2 QL2 તેનો અર્થ એ છે કે હમણાં જ આપણે કહ્યું છે કે Qc2Q2QL2 જેનું સમીકરણ 88 છે તેથી તે બસ માટે આટલું રિએકટિવ પાવર ઇન્જેક્શન જરૂરી છે પછી આ તે છે કે પાવર સિસ્ટમમાં ખરેખર નવી વિભાવનાઓ આવી રહી છે તો P બસ અને PQV બસનો આ ખ્યાલ પણ આવી રહ્યો છે તેથી જ મેં વિચાર્યું કે ઓછામાં ઓછું જેકોબીયન મેટ્રિક્સની રચના મારે તમને કહેવી જોઈએ તેથી લોડ ફ્લો અભ્યાસના ભાગ માટે અમે પૂર્ણ કર્યું છે મારો મતલબ અહીં વધુ કે ઓછું પૂર્ણ થયેલ છે તેથી આ વખતે અમે ગૌસ સીડેલ પદ્ધતિ પછી ન્યૂટન રેફસન પદ્ધતિ અને તમારા બદલતા ટ્રાન્સફોર્મર અને P અને PQV બસના પાઇ સમકક્ષ મોડેલ જેવા લાઈન ફ્લો અને લાઇન શાખાના ખોટ જેવા તમારા બધા આવશ્યક ડેરિવેશન જોવાનો પ્રયાસ કર્યો છે અને આપણે એ ઉદાહરણનુ પણ અધ્યયન કર્યું છે કે તે નેટવર્કને કેવી રીતે હલ કરવું ત્યા પુનરાવર્તિત રૂપે થોડા પગલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ કે તમારી પાસે તમારો માર્ગદર્શક છે સારો વિચાર અને બીજી બાબત એ છે કે આ વર્ગખંડના અભ્યાસ માટે મોટી સમસ્યા ન્યુટન માટે શક્ય નથી રેફસન પદ્ધતિ કારણ કે તમને કમ્પ્યુટરની જરૂર છે અને તેના માટે તમારે કોડિંગ માટે જવું પડશે પરંતુ અમે 3 બસની સમસ્યા સુધી પહોંચી ગયા છે અને તે મુજબ અમે હલ કરવાનો પ્રયાસ કર્યો છે તેથી લોડ ફ્લો અભ્યાસ સમાપ્ત થાય છે અને આગળ આપણે શું કરીશું તો આપણે ઓપટિમલ સિસ્ટમ કામગીરી માટે જઈશું જે તમારી આર્થિક લોડ રવાનગી છે તેથી હવે આ ઓપટિમલ સિસ્ટમ ઓપરેશન પણ તમે જાણો છો કે ઘણી વસ્તુઓ ત્યાં છે પરંતુ વર્ગના અભ્યાસની વાત કરીએ ત્યાં સુધી અમે શક્ય તેટલું જઇશું જેથી ઇલેક્ટ્રિક પાવર જનરેશન સિસ્ટમના કાર્યક્ષમ અને મહત્તમ આર્થિક કામગીરી અને આયોજન એ ઇલેક્ટ્રિક પાવર ઉદ્યોગમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે કારણ કે આ ઓપટિમલ સિસ્ટમ કામગીરી આર્થિક લોડ પાવર સિસ્ટમના આ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગને મોકલે છે તેથી સિસ્ટમના મહત્તમ કામગીરીમાં આર્થિક કામગીરી સિસ્ટમ સુરક્ષા અને ચોક્કસ અવશેષ બળતણ પ્લાન્ટ્સ પર ઉત્સર્જન જેવા વિચારણા શામેલ છે ત્યાં ઘણી વસ્તુઓ છે તેથી અમે ફક્ત આ વર્ગખંડમાં મૂળભૂત બાબતો પર વિચાર કરીશું તેથી સિસ્ટમ સુરક્ષા અથવા ચોક્કસ અશ્મિભૂત ઇંધણ પ્લાન્ટનું ઉત્સર્જન આ બધી બાબતોને આવરી શકાતું નથી તે અનુસ્નાતક સ્તર અથવા સંશોધન સ્તર સુધી જશે તેથી આપણે જોશું કે બધી મૂળભૂત બાબત કે આપણે કેવી રીતે ઓપટિમલ સિસ્ટમ ઓપરેશન અને આર્થિક લોડ રવાનગી માટે જઈ શકીએ છીએ તેથી આ રીતે આપણે શું કરીશું તે તમે કહો છો કે એક મહત્તમ સિસ્ટમ ઓપરેશન કેસ છે જ્યારે તમે આ જાણતા હોવ ત્યારે જ્યારે તમારી પાસે થર્મલ પાવર પ્લાન્ટ છે અણુ ઉર્જા પ્લાન્ટ પણ છે અને તે સમયે હાઇડ્રોથર્મલ પાવર પ્લાન્ટ પણ છે કોઓર્ડિનેશન સમસ્યા એ બીજું મહત્તમ ઓપરેટિંગ સમસ્યા ક્ષેત્ર છે આનો અર્થ એ છે કે તમે જેને હાઈડ્રોથર્મલ સિસ્ટમ તરીકે ઓળખાવો છો તે જ છે જ્યાં સુધી આ અભ્યાસક્રમની વાત છે હાઇડ્રોથર્મલ કોઓર્ડિનેશન વિશે અમે વિચારણા કરી રહ્યા નથી કારણ કે આ પી લેવલ પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાએ જાય છે તેથી બીજું પરિબળ જે ન્યૂનતમ કિંમતે વીજ ઉત્પાદનને પ્રભાવિત કરે છે તે ટ્રાન્સમિશન ખોટ છે તેથી તે બીજું પરિબળ છે કારણ કે પાવર નેટવર્ક માટે જે ટ્રાન્સમિશન લોસ મિનિમાઇઝેશન કેટલાક સતત છે તેથી તે પણ એક બીજું પરિબળ છે જે વીજ ઉત્પાદનને પ્રભાવિત કરે છે તેથી ઉદાહરણ તરીકે સૌથી કાર્યક્ષમ જનરેટર સિસ્ટમ લઘુત્તમ ખર્ચની બાંહેધરી આપતી નથી ધારો કે મોટા ભાગના કાર્યક્ષમ જનરેટર કેટલાક સ્થળે સ્થિત છે જ્યારે બળતણનો ખર્ચ ખૂબ જ ઉચો હતો તેથી જો પ્લાન્ટ લોડ સેન્ટર ટ્રાન્સમિશન લોસથી ખૂબ દૂર સ્થિત હોય તો તે કિસ્સામાં તે બાંહેધરી આપતું નથી તે જ રીતે લઘુત્તમ ખર્ચથી તે વધારે હોઈ શકે છે ધારો કે તમારો પાવર પ્લાન્ટ નો પાવર તમે ત્યાંથી પ્રસારિત કરી રહ્યા હોય અને તે ત્યાંથી દૂર સ્થિત છે તેથી તે કિસ્સામાં જ્યારે તમારા નેટવર્કના પાવર નુકશાન માટે કે જે ટ્રાન્સમિશન લોસ છે તે વધુ હશે જ્યારે પ્લાન્ટ બિન આર્થિક હોઈ શકે ઘણા મુદ્દાઓ છે તેથી તમારો મૂળ ઉદ્દેશ જુદા જુદા પલાન્ટ નુ જનરેશન નિર્ધારિત કરવાનો છે કે જેથી કુલ ઓપરેટિંગ ખર્ચ ન્યૂનતમ રહે તમે જુદા જુદા પલાન્ટ માટેનુ જનરેશન નિર્ધારિત કરો ઉદાહરણ તરીકે તમારી પાસે જો થર્મલ પાવર પ્લાન્ટ લો છો તો કહે છે કે ઉત્પાદક તેઓ આપણને ઉત્પાદન પેદા કરનારા એકમોની તમનેલાક્ષણિકતાઓ આપે છે જનરેટર્સનું કુલ લોડ જાણીતું છે તેથી તમે તે મુજબ જનરેટર ને સમૂહ કે જૂથમાં વિતરણ કરો છો કારણ કે લોડ વત્તા નુકસાન થાય તો જનરેશન મેળવવી પડે છે એવી રીતે કે તમારી ઇંધણની કિંમત ન્યૂનતમ રહે તેથી આ તે ઓપરેટિંગ ખર્ચ છે અહીં તે શું કરવાનો પ્રયત્ન કરશે કે મૂળરૂપે એ તમારા ઇંધણ ખર્ચને ઘટાડશે કે જે તમારા મહત્તમ સિસ્ટમ ઓપરેશનનો ઉદ્દેશ છે તેથી ઉદાહરણ તરીકે આર્થિક રવાનગી ની સમસ્યાનું નિર્માણ માટે જનરેટરના સંચાલનની કુલ કિંમતમાં બળતણ ખર્ચ મજૂર ખર્ચ અને જાળવણી ખર્ચ શામેલ છે પરંતુ સરળતા માટે ફક્ત ચલ ખર્ચને ધ્યાનમાં લેવાની જરૂર છે તે છે બળતણ ખર્ચ તેથી આ મજૂર અને જાળવણી ખર્ચ ને તમે તમારી આ સ્વાધ્યાય માટે ધ્યાનમાં લેશો નહીં ફક્ત ચલ ખર્ચને ધ્યાનમાં લેશે કે જે અહીયા બળતણ કિંમત છે હવે તેથી થર્મલ અને પરમાણુ વીજ પ્લાન્ટ માટે બળતણ ખર્ચ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી બળતણ ખર્ચ મહત્વપૂર્ણ છે થર્મલ અને પરમાણુ વીજ પ્લાન્ટ માટે બળતણ ખર્ચ માટે એવું માનવામાં આવે છે કે પ્રત્યેક ઉત્પાદન કરનાર એકમ માટે બળતણ ખર્ચનો આલેખ આપવામાં આવે છે કારણ કે ઉત્પાદક તેઓ ખરેખર આ પ્રદાન કરે છે તો ધારણા કરશુ કે આ કિંમતની લાક્ષણિકતા તમને યોગ્ય રીતે ઓળખાય છે તેથી જનરેટિંગ યુનિટની ઇંધણ કિંમતનો આલેખ એ ઇનપુટ એનર્જી દરને સ્પષ્ટ કરે છે જે FiPgi ઉર્જા છે જેનો એકમ MKcal hr છે તેથી ઇનપુટ એનર્જી ઉર્જા દર MKcalhr છે અથવા જે ઇંધણની કિંમતનો ઉપયોગ થાય છે FiPgi જનરેટર પાવર આઉટપુટના કાર્ય તરીકે આ કલાક દીઠ રૂ આ રીતે આખરે તમારે આવવું પડશે CiPgi તેથી જનરેટર આઉટપુટના કાર્ય તરીકે Pgi આ આલેખ પ્રાયોગિક રૂપે મેળવી શકાય છે જે ઉત્પાદક તરફથી મળે છે તમને આ આલેખ મળશે અને ધારવામાં આવશે કે આ આપણા માટે જાણીતું છે સરળતા માટે એવું માનવામાં આવે છે કે દરેક જનરેટિંગ યુનિટમાં જનરેટર ટર્બાઇન સ્ટીમ જનરેટિંગ યુનિટ બોઇલર ફર્નેસ અને સંબંધિત સહાયક ઉપકરણો હોય છે તેથી તમારા બળતણ ખર્ચના આલેખમાં બળતણ ખર્ચનું એક અંદાજ બતાવવામાં આવ્યું છે તેને આકૃતિ 1 માં બતાવવામાં આવ્યું છે આ 1 આકૃતિ છે આ તમારી CiPgi જે કલાકે રૂપિયા છે અથવા તે FiPgi જે મેગા કિલો કેલરી કલાક દીઠ છે આ ઇનપુટ અને ઉર્જા દર છે કાં તો તમે CiPgi મૂકો કલાક દીઠ અથવા રૂપિયા FiPgi મેગા કિલો કેલરી કલાક દીઠ પરંતુ પાછળથી ઉપયોગ જોશો તો CiPgiવારંવાર આવશે અને આ મેગા વીજળિક પાવરના માપનો એકમ લઘુત્તમ જે જનરેટર લઘુત્તમ નીચે પેદા ન કરી શકો અથવા આ મહત્તમ મેગા વીજળિક પાવરના માપનો એકમ મહત્તમ થઇ શકે છે તો x અક્ષ એ Pgi અને y અક્ષ એ CiPgi છે તેથી min મારો અર્થ એ છે કે આ એક જનરેટરની લઘુત્તમ લોડિંગ મર્યાદા છે જેની નીચે એ બિન આર્થિક અને તકનીકી રીતે શક્ય છે અને આ મેગા વોટ મહત્તમ આઉટપુટ મર્યાદા છે તેથી આગળ છે તમારા બળતણના ખર્ચના આલેખ નો આકાર તેથી આ એક બળતણ કિંમતનો આલેખ છે જે આકાર ઉપરની તરફ અવલોકન કરે છે તે આકૃતિ 2 માં બતાવેલ આ આલેખનો આકાર આશરે આંખ વડે સમજી શકાય છે આ ઉષ્ણતા દર આલેખ છે જેનો અર્થ તે અહીં 100 દીઠ 0 86 લખ્યો છે હું સમજાવીશ તેથી આ Pgi છે અને આ હીટ રેટ છે જેને આપણે HiPgi કહીએ છીએ જે MkCal MWhr છે તેથી આ આલેખ HiPgi ઇલેક્ટ્રિક ઉર્જા દીઠ મેગા વોટ કલાક દીઠ બળતણ બર્ન કરીને પૂરી પાડવામાં આવતી ઉર્જાની મેગા કિલો કેલરી આપે છે જનરેટિંગ યુનિટ આ આલેખ ના ન્યૂનતમ બિંદુ પર સૌથી કાર્યક્ષમ છે મારો અર્થ એ છે કે આ વળાંક પર આ લઘુત્તમ બિંદુ ઉદાહરણ તરીકે તેને અહીં રાખો મહત્તમ એકંદર લાક્ષણિક કાર્યક્ષમતા તમે જાણો છો તે મહત્તમ 34 થી 39 ટકાની રેન્જમાં બદલાય છે હવે 100 ટકા રૂપાંતર માટે મેગા વોટ કલાક દીઠ આશરે 0 86 મેગા કિલો કેલરી આ એક 100 ટકા રૂપાંતર નોંધ છે કે એક મેગા કિલો કેલરી બરાબર 1 164 મેગા વોટ કલાક જેટલી ગરમી છે આ તમે તમારા પોતાનામાં પરિવર્તન લાવી શકો છો ઉદાહરણ તરીકે આકૃતિ 2 માં ધારો કે જો તમે કહો કે 100 મેગા વોટ માટે તે 100 મેગા વોટ ઉત્પન્ન કરે છે અને તે 1 કલાક ચાલે છે તેથી 100 મેગા વોટ ને હું 1 કરીશ તેથી 100 મેગા વોટ કલાક તેના માટે કેટલી ગરમી ઉત્પન્ન થશે તે છે તમારા માટે તે મેગાવોટ કલાક દીઠ 0 86 મેગા કિલો કેલરી છે તેથી આ એક છે કે Pg100MW કહેવું અને એક કલાક માટે તેથી તેને તમારા MWhr 100 1 100MWh પેદા થાય છે અને આ ગરમી દર 0 86MkCal MWHr દ્વારા આપવામાં આવે છે એનો અર્થ એ કે આ 100 MWhr જનરેશન માટે તે આપવી પડશે 0 86 100 86 MkCal તેથી જેનો અર્થ થાય છે કે તમારી આકૃતિ 2 Pg 100 MW પછી HiPgi અનુરૂપ ગરમી દર 0 86 MkCal MWhr છે અહીં હું મેગા વીજળિક પાવરના માપનો એકમ કલાક દીઠ લીધુ છે તેથી એક કલાક માં વિદ્યુત ઉર્જા 100 MW કલાકની હશે જ્યારે જરૂરી ગરમી ઉર્જા 100 0 86 86 એ Mkcal હશે તેથી તેનો અર્થ એટલો જ છે જો હીટ ઇનપુટ ઉર્જા દર 86MkCalhr એ 100MW ની શક્તિને ટકાવી રાખવા માટે આવશ્યક છે તે જ વસ્તુ છે જેનો અર્થ છે હવે સામાન્ય રીતે હીટ ઇનપુટ એનર્જી રેટ જે FiPgiતે આ ફોર્મ્યુલા દ્વારા શોધી શકાય છે જે FiPgi જો Fi ફંકશન છે તો Pgi FiPgiPgiHiPgi આ Pgi ખરેખર ત્રણ તબક્કા પાવર મેગા વોટ HiPgi મેં તમને મેગા વોટ કલાક દીઠ હીટ રેટ મેગા કિલો કેલરી અને FiPgi ઇનપુટ એનર્જી રેટ જે મેગા કિલો કેલરી પ્રતિ કલાક આપેલી છે તેથી આ કાર્ય છે FiPgiPgiHiPgiહવે બળતણ ખર્ચ જો આપણે કહીએ k RsMkCal તો પછી ઇનપુટ બળતણ કિંમત CiPgikFiPgikPgiHiPgi આ સમીકરણ 2 છે તેથી આ 2 ગરમી દર ના આલેખને અનુમાનિત કરવામાં આવી શકે છે તેથી અમે ધારી રહ્યા છીએ કે અંદાજ રહ્યા છીએ કે HiPgiiPgiiiPgi આ સમીકરણ 3 છે જ્યાં i ii તમે હકારાત્મક ગુણાંક છે જેની કિંમત શું છે તે શોધવા માટે i ii હવે આ HIPgi તમે શું કરી શકો કે તમે કિમત મૂકી શકો છો તે અહીંથી HiPgi સમીકરણ 3 છે તમે અહીંમાં કિમત લો છો પછી હું સમીકરણ 2 અને 3 લખી રહ્યો છું તે HiPgikαikβiPgikγiPgi2 તમે લખી શકો છો CiPgiibiPgidiPgi2 આ સમીકરણ 4 છે જ્યાં ikαibikβidikγi તેથી બળતણ ખર્ચના આલેખનો અર્થ હું તેનો અર્થ એ કે તમારી ∂Ci∂Pgiને ફ્યુઅલ કોસ્ટ કહેવામાં આવે છે ICiઅને તે RsMWh માં વ્યક્ત થાય છે તેનો અર્થ એ કે સમીકરણ 4 જો તમે તેનો ડેરિવેટિવ લેશો તો તમને ∂Ci∂PgiICibi2diPgi આ સમીકરણ 5 મળશે તેથી ઇંધણ ખર્ચ ગ્રાફ CiPgi દ્વિઘાત અંદાજને કારણે સમીકરણ 5 રેખીય છે પરંતુ જો તમે ઘન ગ્રાફ આશરે લેશો તો પછી આ પદ CiPgi સામાન્ય રીતે દ્વિઘાત અંદાજ પૂરતો યોગ્ય છે તેથી આપણે આગળ નાના ઉદાહરણથી શરૂ કરીશુ તેથી તે આપવામાં આવે છે 50 મેગા વોટ બળતણ ઉત્પન્ન કરનાર એકમનો ગરમીનો દર નીચે પ્રમાણે માપવામાં આવે છે તે 25 રેટિંગ છે તે મેગા વોટ કલાક દીઠ 10 મેગા કેલરી જરૂરી છે રેટિંગના 40 જરૂરી છે 8 6 મેગા કિલો કેલરી દીઠ મેગાવાટ કલાક અને મેગા વોટ કલાક દીઠ 8 મેગા કિલો કેલરી રેટિંગના 100 અને અમે બળતણની આ કિંમત મેગા કિલો કેલરી દીઠ 4 રૂપિયા લીધી છે વાસ્તવિકતામાં તે ઘણી વધારે હશે પરંતુ તે વર્ગખંડનુ સ્વાધ્યાય છે તેથી અહીં તમને મેગા કિલો કેલરી રૂ 4 લેવામાં આવે છે CPg જ્યારે 100 લોડ થયેલ હોય ત્યારે ઇંધણ ની કિમત તેમજ 40 અને 25 લોડ હોય ત્યારે કિમત વધારાનો ખર્ચ જે∂Ci∂Pgi અને 51 મેગા વોટ પહોંચાડવા માટે ઇંધણ ની કિંમત મેળવો તેથી આ વસ્તુઓ છે જે તમારે કરવાનું છે